હેલ્લો સિક્યોર સિસ્ટમ એન્જિનિયરિંગના કોર્સના આ લેક્ચરમા તમારું સ્વાગત છે આ કોર્સ દરમિયાન આપણે C અને C પ્રોગ્રામ્સમાં ઘણી નબળાઈઓનો અભ્યાસ કરીશું હવે આ નબળાઈઓની પ્રશંસા કરવા માટે અને કેવી રીતે હુમલાખોરો નબળાઈઓ ઉપયોગ એક્સ્પ્લોઇટ્સ અને માલવેર બનાવવા માટે નબળાઈઓનો ઉપયોગ કરે છે આપણા માટે C અને C પ્રોગ્રામ બાયનરીઝને સમજવા માટે સક્ષમ બનવું મહત્વપૂર્ણ છે તેથી આ કોર્સમાં આપણે ફક્ત C બાઈનરીઝનું નિરીક્ષણ કરવા માટે પોતાને પ્રતિબંધિત કરીશું આમાંથી આપણે અહીં અભ્યાસ કરીએ છીએ તે ઘણું C બાઈનરીઓ સુધી પણ વિસ્તૃત થઈ શકે છે તો ચાલો આપણે નાના C પ્રોગ્રામથી શરૂ કરીએ આપણે જાણીએ છીએ કે આ પ્રોગ્રામ અહીં સ્ટ્રિંગ કે જેને str કહેવામાં આવે છે તેમાં "હેલો વર્લ્ડ" સ્ટોર કરે છે અને પછી તે સ્ટ્રિંગ પ્રિન્ટ કરવા printf ફંક્શન વાપરે છે હવે આ ચોક્કસ પ્રોગ્રામને અમલમાં મૂકવા માટે આપણે જે કરીએ છીએ તે પ્રથમ વસ્તુ આ પ્રોગ્રામને ટેક્સ્ટ એડિટરમાં દાખલ કરો અને તેને hello તરીકે સેવ કરો પછી આની જેમ કમ્પાઇલરનો ઉપયોગ કરો gcc hello out એક્ઝેક્યુટેબલ બનાવશે આ એક્ઝેક્યુટેબલ ડિસ્કમાં સંગ્રહિત છે તેથી આ એક્ઝેક્યુટેબલનું ELF ફોર્મેટ અથવા એક્ઝેક્યુટેબલ લિંકર ફોર્મેટ તરીકે ઓળખાય છે જ્યારે તમે આ પ્રોગ્રામને ચલાવવા માંગતા હો ત્યારે તમે તમારા શેલમાંથી out આદેશ ચલાવો જ્યારે આવું થાય છે ઑપરેટિંગ સિસ્ટમ બોલાવવામાં આવે છે તે હાર્ડ ડિસ્કથી એક્ઝિક્યુટેબલ ફાઇલોને લોડ કરે છે અને તેમાંથી એક પ્રક્રિયા બનાવે છે જે રેમ પર હાજર છે આ પ્રોસેસ પછી ચાલુ કરવામાં આવે છે અને તમને સ્ટ્રિંગ "hello world" તમારા ટેર્મિનલ પર મળશે હવે આ લેક્ચર મા આપડે Elf ફૉર્મટ ની ડીટેલ અને આ પ્રોસેસમા શું છે એ જોઈશું આપણે Elf ફોર્મેટ અથવા એક્ઝેક્યુટેબલ લિંકર ફોર્મેટથી પ્રારંભ કરીશું Elf ફૉર્મટ એ એક રચનાનું વર્ણન કરે છે જેના દ્વારા ઑબ્જેક્ટ ફાઇલો અને એક્ઝેક્યુટેબલ ફાઇલને સંગ્રહિત કરવાની જરૂર છે તેથી Elf ફોર્મેટ માટે બે વ્યૂ છે એક લિંકર વ્યૂ અને બીજો એક એક્ઝેક્યુટેબલ વ્યૂ છે લિંકર વ્યૂ ઑબ્જેક્ટ ફાઇલો માટે લાગુ પડે છે જ્યારે એક્ઝેક્યુટેબલને એક્ઝેક્યુટેબલ વ્યૂ હોય છે તો ચાલો લિંકર વ્યુથી શરૂઆત કરીએ તેથી hello c માટે એક ઑબ્જેક્ટ ફાઇલ hello o આ વિશિષ્ટ આદેશ દ્વારા બનાવવામાં આવી શકે છે gcc hello c c હવે hello o એ એક એલ્ફ ઑબ્જેક્ટ ફાઇલ છે અહીં બતાવ્યા પ્રમાણે તેનું સ્ટ્રક્ચર છે શરૂઆતમાં તમારી પાસે એક Elf હેડર છે જે સંપૂર્ણ ફાઇલ સંગઠનનું વર્ણન કરે છે પછી તમારી પાસે વિવિધ વિભાગો છે જેમાં કોડ ડેટા સિમ્બોલ ટેબલ સ્થાનાંતરણની માહિતી અને તેથી વધુ શામેલ છે અને તમારી પાસે એક વિભાગ મથાળું ટેબલ પણ છે તેથી વિભાગ હેડર ટેબલમાં આવશ્યકપણે ત્યાં એક રચના છે જે તમને Elf ઑબ્જેક્ટ ફાઇલમાં હાજર વિવિધ વિભાગોને લોકેટ કરવામાં મદદ કરશે પ્રોગ્રામ હેડર ટેબલ તરીકે જાણીતી એક રચના પણ છે પરંતુ આ સામાન્ય રીતે ઑબ્જેક્ટ ફાઇલમાં હાજર હોતી નથી અમે આ દરેક હેડર વિશે વધુ વિગતો જોઈશું ખાસ કરીને Elf હેડર અને સેક્શન હેડર ચાલો Elf હેડરથી શરૂ કરીએ Elf હેડર વિવિધ પરિમાણો સાથેની રચનાને વ્યાખ્યાયિત કરે છે તેથી અહીં આપણે Elf હેડરમાં હાજર કેટલાક પરિમાણો બતાવ્યા છે તે ઓળખાણકર્તા સાથે પ્રારંભ થાય છે આ ઓળખકર્તા એક જાદુઈ નંબર છે જેનો ઉપયોગ ફાઇલ Elf ફાઇલ છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે થઈ શકે છે ઉદાહરણ તરીકે તમામ Elf ઑબ્જેક્ટ્સ Elf એક્સિક્યુટેબલ લાઇબ્રેરીઓ અને તેથી વધુ આ ઓળખકર્તાથી પ્રારંભ થશે પછી Elf હેડરમાં એક એન્ટ્રી છે જે આ ફાઇલના પ્રકારનું વર્ણન કરે છે પછી ભલે તે ફાઇલ ઑબ્જેક્ટ છે અથવા એક્ઝેક્યુટેબલ શેર કરેલી ઑબ્જેક્ટ અથવા કોર ફાઇલ છે તેથી આ માહિતી પ્રકારમાં હાજર છે બીજી માહિતી મશીનની વિગત છે ક્યાં પ્રોસેસર માટે આ ફાઇલ કમ્પાઇલ કરવામાં આવી છે એમાં i386 X86 64 ARM MIPS વગેર જેવી માહિતી હોય આનો મતલબ શું થાય જો એ એન્ટ્રી ARM હોય તો આનો મતલબ એ ફાઇલ ARM પ્રોસેસર માટેની છે પછી તમારી પાસે એન્ટ્રી છે જે એન્ટ્રી તરીકે ઓળખાય છે જે વર્ચુઅલ સરનામાંનું વર્ણન કરે છે જ્યાં પ્રોગ્રામ એક્ઝેક્યુશન શરૂ થાય છે આ ઑબ્જેક્ટ ફાઇલો અથવા લાઇબ્રેરિને બદલે એક્ઝેક્યુટેબલ માટે વધુ લાગુ પડે છે Elf હેડરમાં બીજો મહત્વનો ઘટક એ વિભાગ મથાળાના ટેબલનો આ નિર્દેશક છે તેથી જેમ આપણે પહેલાની સ્લાઈડમાં કહ્યું છે તેમ સેક્શન હેડર ટેબલ Elf ઇમેજનાં ભાગ રૂપે હાજર છે અને તેમાં વિવિધ વિભાગોના નિર્દેશક શામેલ છે ઉપરાંત ત્યાં એક બીજી એન્ટ્રી છે જે તે ફાઇલમાં હાજર સેક્શન હેડરોની સંખ્યા છે ચાલો આપણે આપણા પ્રોગ્રામ માટે Elf હેડર જોઈએ જે આપણે લખ્યું છે તેથી અહીં આપણે પ્રોગ્રામ કમ્પાઇલ કરીએ છીએ hello c gcc hello જેના દ્વારા આપણને એક્ઝેક્યુટેબલ hello o મળે છે ત્યારબાદ આપણે આ આદેશ ચલાવો readelf H hello આઉટપુટ કંઈક આના જેવું દેખાશે આ આઉટપુટ તમને hello o ફાઇલ માટે એક Elf માહિતી કહે છે નોંધ લો કે તેમાં જાદુ નંબર છે જે આવશ્યકરૂપે Elf ઓળખ છે પછી તેમાં મશીન વિગતો સહિત અન્ય ઘણા પાસાંઓ છે અહીં તે કહે છે કે આ ઑબ્જેક્ટ ફાઇલ AMD X86 64 માટે કમ્પાઈલ કરવામાં આવી હતી એટલે કે આ ઑબ્જેક્ટ ફાઇલનો ઉપયોગ ફક્ત AMD અને Intel મશીનો દ્વારા થઈ શકે છે જે 64 બીટ માટે ગોઠવેલ છે પછી તમારી પાસે એન્ટ્રી પોઇન્ટ સરનામું છે અને અગત્યનું તમારા માટે તમારી પાસે સેક્શન હેડર્સની આ શરૂઆત છે જે ફાઇલમાં 368 બાઇટ્સની ઑફસેટ છે ઉપરાંત આ કિસ્સામાં હાજર વિભાગના હેડરોની સંખ્યા 13 છે ચાલો આપણે વિભાગના હેડરોની થોડી વધુ વિગત જોઈએ આ વિશિષ્ટ પ્રોગ્રામ માટેનો વિભાગ મથાળું ટેબલ S વિકલ્પ સાથે readelf ચલાવીને અહીં મેળવી શકાય છે જેમ કે readelf S hello આઉટપુટ નીચે પ્રમાણે દેખાય છે આ નામો છે આ ખાસ કોલમ તમને hello o ઑબ્જેક્ટ ફાઇલમાં હાજર વિવિધ વિભાગોના નામ કહે છે પછી તમારી પાસે વિભાગનો પ્રકાર હશે અને આપણે અહીં જોયા મુજબ PROGBITS થી શરૂ થતાં ત્યાં વિભાગના વિવિધ પ્રકારો છે જેમાં આવશ્યકપણે પ્રોગ્રામ અથવા કોડ લખવામાં આવ્યો હતો તમારી પાસે પ્રતીક કોષ્ટક હોઈ શકે છે તમારી પાસે NOBITS રિલોકેશન કોષ્ટક અને NULL અને તેથી વધુ છે તમારી પાસે બીજી એન્ટ્રી છે જે સરનામાં તરીકે ઓળખાય છે તેથી આ ઑબ્જેક્ટ ફાઇલમાંના વિવિધ વિભાગો માટેના વર્ચુઅલ સરનામાંને અનુરૂપ છે તેથી નોંધ લો કે કેમ કે આ એક hello o છે આ એક ઑબ્જેક્ટ ફાઇલ છે તેથી આ દરેક વિભાગ ફરીથી બદલી શકાય તેવા છે તેથી અહીં હાજર સરનામાંઓ બધા શૂન્ય છે અને પછી તમારી પાસે બે કોલમ છે એક ઑફસેટ માટે અને બીજી કદ માટે ઓફસેટ સ્પષ્ટ કરે છે તે Elf ઑબ્જેક્ટની અંદર ઑફસેટ જ્યાં તમને આ વિશિષ્ટ વિભાગ મળી શકે ઉદાહરણ તરીકે text વિભાગ આ બે કોલમ્સ ઑબ્જેક્ટ ફાઇલમાં હાજર વિવિધ વિભાગો માટે ઑફસેટ અને કદનો ઉલ્લેખ કરે છે ઉદાહરણ તરીકે text વિભાગ 34 ની ઑફસેટ પર હાજર છે અને તેનું 3C છે 3C અહીં હેક્સાડેસિમલ નોટેશન છે તેથી આ બધા કોલમ ઉપરાંત આ જેવા અન્ય કોલમ છે ઉદાહરણ તરીકે તમારી પાસે ફ્લેગ કોલમ છે જે આ વિભાગ માટેના વિવિધ ફ્લેગ ને સ્પષ્ટ કરે છે ઉદાહરણ તરીકે A સૂચિત ફાળવણી જ્યારે X એ એક્ઝેક્યુટેબલ અર્થ થાય છે જેનો અર્થ છે કે આ વિભાગમાં એક્ઝેક્યુટેબલ કોડ છે અને તે એક્ઝેક્યુટ કરી શકાય છે તે જ રીતે ઉદાહરણ તરીકે તમારી પાસે ડેટા વિભાગ છે જેનો ફ્લેગ WA છે તેથી W મતલબ લખવું નોંધ લો કે ડેટા સેગમેન્ટ લખી શકાય તેવું છે પરંતુ તેને ચલાવી શકાતું નથી હવે આપણે એક Elf ફોર્મેટનો લિંકર વ્યૂ જોયો છે હવે આપણે એક્ઝેક્યુટેબલ વ્યુ જોઈશું તો એક Elf એક્ઝેક્યુટેબલ માટે એક્ઝેક્યુટેબલ વ્યૂ લાગુ પડે છે hello માટે એક્ઝેક્યુટેબલ Elf ઉત્પન્ન કરવા માટે તમે આ આદેશ આ રીતે ચલાવી શકો છો gcc hello c o hello તેથી આ એક Elf એક્ઝેક્યુટેબલ બનાવે છે જે a out જેવું જ છે જેને hello કહેવામાં આવે છે તેથી hello એક્ઝેક્યુટેબલનું આનું બંધારણ છે તેથી નોંધ લો કે આ ફોર્મેટ લિંકર વ્યૂ સાથે ખૂબ સમાન છે સિવાય કે તેમાં થોડા ફેરફાર છે પ્રથમ તમે જોશો કે લિંકર વ્યૂના વિભાગોને હવે સેગમેન્ટ્સ કહેવામાં આવે છે આગળ તમે નોંધ કરશો કે પ્રોગ્રામ હેડર ટેબલ હવે લાગુ છે જ્યારે લિંકર વ્યૂમાં આ પ્રોગ્રામ હેડર ટેબલ નહોતો જોકે તે હાજર હતો તેનો ઉપયોગ થયો ન હતો જ્યારે બીજી તરફ એક્ઝિક્યુટેબલ વ્યૂમાં તેઓ વિભાગમાં હેડર ટેબલનો ઉપયોગ કરવામાં આવતો નથી તેથી જેમ કે Elf હેડર પહેલાં આ એક્ઝેક્યુટેબલની ફાઇલ સંગઠનનું વર્ણન કરે છે અને તેની સમાન રચના છે જે આપણે અગાઉ લિંકર વ્યૂ માટે જોઇ હતી પ્રોગ્રામ હેડર ટેબલ વિવિધ ફાઇલ સેગમેન્ટ્સને સ્થિત કરવામાં મદદ કરે છે જ્યારે હાજર વિવિધ વિભાગોનો ઉપયોગ કોડ સૂચનાઓ ડેટા પ્રતીક ટેબલ સ્થાનાંતરણની માહિતી અને તેથી વધુ માટે થઈ શકે છે તેથી આપણે જોશું કે પ્રોગ્રામ હેડર ટેબલ કેવી દેખાય છે તેથી પ્રોગ્રામ હેડર ટેબલમાં આવશ્યકપણે વિવિધ સેગમેન્ટ્સ માટે વિવિધ પ્રોગ્રામ્સ હેડર શામેલ છે દરેક સેગમેન્ટને અનુરૂપ એક હેડર હશે તેથી પ્રોગ્રામ હેડરની સામગ્રી કંઈક આની જેમ દેખાશે તેથી તે સ્ટ્રક્ચર દ્વારા પણ વ્યાખ્યાયિત થયેલ છે અને તેમાં વિવિધ એન્ટ્રીઓ છે અને દરેક પ્રોગ્રામ હેડર એક પ્રોગ્રામ સેગમેન્ટ સાથે સંકળાયેલ છે તેથી પ્રોગ્રામ હેડરની સામગ્રી નીચે મુજબ છે ત્યાં એક પ્રકારની એન્ટ્રી છે જે તમને તે સેગમેન્ટનો પ્રકાર કહે છે પછી ભલે તે સેગમેન્ટ લોડ કરી શકાય તેવો સેગમેન્ટ છે અથવા શેર કરેલી લાઇબ્રેરી છે અને તેથી વધુ ઑફસેટ નામની એક એન્ટ્રી છે જે તમને Elf ફાઇલમાં જ્યાં તે સેગમેન્ટ હાજર છે તેનો ઑફસેટ કહે છે ત્યાં એક વર્ચુઅલ સરનામું પ્રવેશ છે જે તમને જણાવે છે કે એક્ઝેક્યુશન સમય દરમિયાન તે ભાગને પ્રક્રિયામાં ક્યાં લોડ કરવો પડશે તે ભાગને કયા સ્થળે આખી વર્ચુઅલ જગ્યામાં લોડ કરવો જોઈએ ત્યાં ભૌતિક સરનામું ઑફસેટ પણ છે જે સ્પષ્ટ કરે છે ક્યા ભૌતિક સરનામું કે સેગમેન્ટ લોડ કરવું જોઈએ મોટાભાગના કેસોમાં આ પ્રવેશને અવગણવામાં આવે છે અને અમારી પાસે પ્રોસેસરનું મેમરી મેનેજમેન્ટ એકમ છે જે ફિજિકલ સરનામું મેનેજ કરવાની કાળજી લે છે આની બાજુમાં તમારી પાસે ફાઇલમાં આ ચોક્કસ સેગમેન્ટનું કદ અને સેગમેન્ટનું કદ પણ છે જ્યારે તે મેમરીમાં લોડ થાય છે અને આ ઉપરાંત તમારી પાસે આ ચોક્કસ સેગમેન્ટ માટે ફ્લેગો છે જે તે સેગમેન્ટને વાંચી લખી શકાય છે કે નહીં તે સ્પષ્ટ કરે છે ચલાવવામાં આવશે તો ચાલો ફરીથી hello ફાઇલ લઈએ એક્ઝેક્યુટેબલ hello બનાવીએ અને પછી પ્રોગ્રામ હેડર માહિતી વાંચીએ તેથી hello પ્રોગ્રામ માટેની પ્રોગ્રામ મથાળાની માહિતી આની જેમ જોઈ શકાય છે તો આ આદેશ એક્ઝેક્યુટ કરવા પર readelf L hello તમને આનું આઉટપુટ મળશે તેથી નોંધ લો કે ત્યાં 9 પ્રોગ્રામ હેડરો છે તેમાં વિવિધ સેગમેન્ટ્સમાંથી દરેક માટે ફાઇલમાં ઑફસેટ શામેલ છે તેનું વર્ચુઅલ સરનામું છે જ્યાં આ દરેક સેગમેન્ટ્સ અમલ થાય ત્યારે લોડ થવું જોઈએ આ ભૌતિક સરનામાંઓ પણ હાજર છે પરંતુ તેનો ઉપયોગ થતો નથી તેમાં ફાઇલ કદ અને મેમરી કદ અને ફ્લેગો પણ છે ઉદાહરણ તરીકે તમે જુઓ કે અહીં આ વિભાગ છે જે વાંચવામાં આવે છે અને એક્ઝેક્યુટેબલ છે તેથી આ એક text વિભાગ છે આ ચોક્કસ વિભાગમાં કોડ છે અને તમે આ ચોક્કસ વિભાગમાંથી ચલાવશો આ ઉપરાંત અહીંનો એક અગત્યનો પાસાનો આ વિશિષ્ટ ભાગ છે જે વિભાગથી સેગમેન્ટમાં મેપિંગ બનાવે છે તેથી ઉદાહરણ તરીકે સેગમેન્ટ 2 માં આ તમામ વિભાગો શામેલ છે એ જ રીતે વિભાગ 5 આ વિભાગ તરીકે ABI ટેગ note build LD અને તેથી વધુ તેથી પ્રોગ્રામમાં હાજર દરેક વિભાગ ચોક્કસ સેગમેન્ટમાં મેપ થાય છે તો ચાલો હવે Elf એક્લ્ઝેક્યુટેબલના વિષયવસ્તુની થોડી વધુ વિગતો લઈએ તેથી આપણે કરીએ છીએ કે આપણે બનાવેલા હેલો એક્ઝેક્યુટેબલને લઈએ અને તે ચોક્કસ એક્ઝેક્યુટેબલ માટે ડિસએસેમ્બલ બનાવીએ તેથી જેમ કે આદેશ objdump disassemble all hello hello ચલાવીને Elf એક્ઝેક્યુટેબલ માટે સંપૂર્ણ ડિસએસએસ મેળવી શકશે અહીં તે hello lst ફાઇલનું એક નાનો સ્નિપેટ છે અને તે અહીં ફક્ત આ ખાસ મુખ્ય પ્રોગ્રામ સાથે જ વ્યવહાર કરે છે આપણે અહીં જે જોઈએ છીએ તે આ મુખ્ય પ્રોગ્રામ માટેની એસેમ્બલી કક્ષાની સૂચનાઓ છે તેથી આપણે આ જે જોઈએ છીએ આ ચોક્કસ સ્તંભમાં વર્ચુઅલ સરનામું છે જ્યારે આ સ્તંભોમાં અનુરૂપ સૂચનાઓ છે તેથી નોંધ લો કે અહીં LT પર printf માટે એક કોલ છે પછીના વર્ગમાં આનો અર્થ શું છે તે આપણે જોઈશું પરંતુ હમણાં માટે આપણે સમજી શકીએ છીએ કે અહીં printf નો કોલ છે એ જ રીતે ત્યાં અન્ય સૂચનાઓ પણ છે જેનો ઉપયોગ આ કાર્યમાં થાય છે બીજું મહત્વનું પાસું અહીંની આ કોલમ છે જે તમને 59 89 E5 જેવી સંખ્યાની શ્રેણી આપે છે આ સંખ્યાઓ શું રજૂ કરે છે તે આ દરેક કાર્યોને અનુરૂપ મશીન લેવલ કોડ છે તેથી ઉદાહરણ તરીકે આ સંખ્યા 55 સૂચવે છે push EBP બીજા શબ્દોમાં જ્યારે પ્રોસેસર 55 ની જેમ એન્કોડ કરેલી સૂચના જુએ છે ત્યારે તે સૂચિત કરશે કે તેણે આ રજિસ્ટર EBP ને આ પ્રકારમાં push કરવું પડશે તે જ રીતે જો તે ક્રમ જુએ છે સૂચનામાં 89 EC અને 20 નંબરો હાજર છે તે સૂચિત કરશે કે ઇન્સટ્રક્શન સ્ટેક પોઇન્ટરથી 20X બાદબાકી કરે છે ઠીક છે તેથી હવે Elf એક્ઝેક્યુટેબલથી પ્રક્રિયાઓ તરફ આગળ વધીશું તેથી આપણે જોશું કે જ્યારે તમે out ચલાવો છો Elf એક્ઝેક્યુટેબલ તમારા RAM માં ડિસ્કથી સ્થાનાંતરિત થાય છે તેથી જ્યારે શેલ તમારી આદેશ મેળવે છે ત્યારે તે એક ફંક્શન ચલાવશે જે આના જેવું લાગે છે ફંક્શન ફોર્કની માંગ કરશે જે સિસ્ટમ કોલ છે અને તે ઑપરેટિંગ સિસ્ટમનો આગ્રહ રાખે છે OS પછી આની જેમ ચાઇલ્ડ પ્રક્રિયા બનાવશે તેથી આ આગાહી કરનાર તમારું શેલ બતાવે છે અને જ્યારે ફોર્ક કોલ કરવામાં આવે છે ત્યારે એક ચાઇલ્ડ પ્રક્રિયા બનાવવામાં આવે છે તેથી હવે તમારી પાસે બે પ્રક્રિયાઓ છે પેરેંટ પ્રક્રિયામાં ફોર્ક દ્વારા લખાયેલ મૂલ્ય જે P છે તેમાં ચાઇલ્ડ નું PID છે અને આ એક મૂલ્ય છે જે શૂન્યથી વધારે છે હવે ચાઇલ્ડ પ્રક્રિયામાં P ની કિંમત 0 છે તેથી પેરેંટ પ્રક્રિયા કોડના આ ભાગને અમલમાં મૂકશે જ્યારે તેની ચાઇલ્ડ પ્રક્રિયા આ ભાગને ચલાવશે જે લીલા રંગમાં છે હવે કોડના ચાઇલ્ડ ભાગમાં ત્યાં બીજો સિસ્ટમ કોલઆવે છે જે exec છે જેમાં hello એક્ઝેક્યુટ લખેલ છે તેથી આ તે હેલો વર્લ્ડ પ્રોગ્રામ છે જે તમારે તે જ સમયે ચલાવવાની જરૂર છે પેરેંટ પ્રક્રિયા wait કોલ કરશે જેથી આ ચાઇલ્ડ પ્રક્રિયા તેના અમલને પૂર્ણ ન થાય ત્યાં સુધી રાહ જોશે તો ચાલો exec કોલ વિશે થોડી વધુ વિગતવાર જોઈએ જ્યારે તે ઑપરેટિંગ સિસ્ટમ દ્વારા ચલાવવામાં આવે છે તેથી જ્યારે ઑપરેટિંગ સિસ્ટમમાં exec સિસ્ટમ કોલ આવે ત્યારે OS નવી પ્રક્રિયા માટે નવો વર્ચુઅલ સરનામું આધાર બનાવશે તે પછી હાર્ડ ડિસ્ક પર સંગ્રહિત એક્ઝેક્યુટેબલ ફાઇલમાંથી સેગમેન્ટ્સ લોડ કરશે અને તેમને વર્ચુઅલ સરનામાં બેસમાં કોપી કરશે ઉદાહરણ તરીકે સૂચના અને કોડનો સમાવેશ કરેલા તમામ સેગમેન્ટની આ text સેગમેન્ટમાં કોપી કરવામાં આવી છે બધા ડેટા વૈશ્વિક ડેટા અને સ્થિર ડેટા આ data સેગમેન્ટમાં કોપી કરેલા છે હવે આપણે અહીં એક નાનો પ્રોગ્રામ લીધો છે તેથી આ વિશિષ્ટ પ્રોગ્રામ ફેકટોરિયલ fact ફંકશન દ્વારા ગણતરી કરે છે જે આવશ્યક રૂપે એક રિકર્સીવ ફંક્શન છે જ્યારે આ પ્રોગ્રામ કમ્પાઇલ કરવામાં આવે છે અને એલ્ફ એક્ઝેક્યુટેબલ બને છે અને જ્યારે આ પ્રોગ્રામ વર્ચુઅલ એડ્રેસ ચલાવશે આ પ્રોગ્રામ માટેની જગ્યા ઑપરેટિંગ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવે છે OS આ પ્રોગ્રામના કોડ સેગમેન્ટ્સને આ ટેક્સ્ટ સેગમેન્ટમાં લોડ કરશે અને તે ગ્લોબલ ડેટાને લોડ કરશે જેમ કે ડેટા સેગમેન્ટમાં કોલ કરે છે અને જ્યારે પણ ત્યાં કોઈ malloc ડેટા ડાઇનૈમિક રીતે હિપ પર ફાળવવામાં આવે છે તેથી આખરે આપણી પાસે આ text સેગમેન્ટ છે જે લોકલ વેરિએબલ સમાવેશ કરે છે તેથી ફંક્શન main માં લોકલ વેરિએબલ N અને M છે તેથી આ લોકલ વેરિએબલ સ્ટેકમાં હાજર છે તેથી આ ઉપરાંત સ્ટેકમાં વિવિધ પાસાઓ પણ શામેલ છે ફંક્શન કોલ અને પરિમાણોની પ્રક્રિયા એક કાર્યથી બીજામાં તેથી આ વર્ચુઅલ એડ્રેસ બેઝ વિશેની વિગતો તમારી લિનક્સ ઑપરેટિંગ સિસ્ટમ્સમાં હાજર proc ડિરેક્ટરીમાંથી મેળવી શકાય છે લિનક્સ સિસ્ટમ પર આપણે હેલ્લો વર્લ્ડ પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરી રહ્યું છે તે દ્વારા વર્ચુઅલ એડ્રેસ બેઝ જોવા માટે સમર્થ હોઈશું તેથી આ નીચે મુજબ કરવામાં આવે છે પહેલા આપણે હેલો વર્લ્ડ પ્રોગ્રામનો PID લેવાની જરૂર છે તેથી તેના માટે આપણે ps ae | grep hello આ આદેશને અમલ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે પ્રક્રિયા હેલો ક્યાં છે અને તેનો PID 6757 છે હવે ફાઇલ proc ના 6757maps આ PID 6757 માટેનો વર્ચુઅલ સરનામું આધાર શામેલ છે જે હેલો એક્ઝેક્યુટેબલને અનુરૂપ છે તેથી વર્ચુઅલ સરનામાં મૅપ આ રીતે કંઈક જુએ છે જેથી તમે જોઈ શકો છો કે ત્યાં વિવિધ સેગમેન્ટ્સ હાજર છે કેટલાક જે હેલો પ્રોગ્રામમાં પોતે હાજર છે કેટલાક જે libc લાઇબ્રેરીમાં હાજર છે જ્યારે અન્ય હાજર છે લોડર લાઇબ્રેરી સ્ટેક અને VDSO જેવા કેટલાક આંતરિક સેગમેન્ટ્સ પણ હાજર છે હવે અહીં હાજર 1 લી કોલમ વિવિધ સેગમેન્ટ્સ માટે વિવિધ વર્ચુઅલ એડ્રેસ રેન્જનો ઉલ્લેખ કરે છે તેથી ઉદાહરણ તરીકે આપણી પાસે હેલો એક્ઝેક્યુટેબલ છે આપણી પાસે સેગમેન્ટ્સ છે જેનો પ્રારંભ થાય છે 0x8049000 થી 0x804a000 બીજી કોલમ દરેક સેગમેન્ટ માટે વિવિધ ફ્લેગોનો ઉલ્લેખ કરે છે તેથી ઉદાહરણ તરીકે આ ભાગ જે હેલોમાં છે તેમાં ફ્લેગો છે તે રીડેબલ છે અને એક્ઝેક્યુટેબલ છે જ્યારે સેગમેન્ટમાં લખી શકાતું નથી તે ફક્ત વાંચવા માટે અને લખાણ લખવા માટે જ સુયોજિત થયેલ છે હવે પછીની ત્રણ કૉલમ સેગમેન્ટ ક્યાંથી લોડ થયું હતું તે વિશેની વિગતોનો ઉલ્લેખ કરે છે તેથી ઉદાહરણ તરીકે કૉલમ 4 સેગમેન્ટમાંથી Elf ફાઇલમાં ઑફસેટ લોડ કરે છે તે સ્પષ્ટ કરે છે 5 મી કોલમમાં હાર્ડ ડિસ્ક નંબર અથવા ડિવાઇસ નંબરનો ઉલ્લેખ કર્યો છે જે તે ચોક્કસ ડિસ્ક માટે મુખ્ય અને નાના નંબર છે જ્યાંથી આ ચોક્કસ લાઇબ્રેરિ લોડ કરવામાં આવી છે અને આ કોલમ 6 આઇ નોડ નંબરનો ઉલ્લેખ કરે છે જે આ લાઇબ્રેરિ નો ડિસ્કમાં ઓળખકર્તા છે તેથી અમારી પાસે આ બધી માહિતી કોઈ વિશિષ્ટ પ્રક્રિયા માટે વર્ચુઅલ સરનામાં નકશાને સંપૂર્ણ રૂપે સ્પષ્ટ કરતી હોય છે તેથી એક વાત નોંધવાની છે કે આ text સેગમેન્ટ માટે આપણે જોઈએ છીએ કે ફાઇલ ઉપકરણ નંબર અને આઇ નોડ માં ઑફસેટ શૂન્ય છે તેથી આ તે છે કારણ કે text સેગમેન્ટ ડાયનેમીક રીતે રનટાઇમ પર બનાવવામાં આવે છે અને Elf એક્ઝેક્યુટેબલ અને Elf ઑબ્જેક્ટ ફાઇલોને સ્ટેક વિશે કોઈ કલ્પના નથી પ્રોગ્રામમાં સ્ટેકનું સંચાલન કેવી રીતે થાય છે તે વિશે હવે આપણે વિગતવાર થોડું વધુ જોશું તો હવે આપણે જોઈશું કે પ્રોગ્રામના એક્ઝેક્યુશન દરમિયાન પ્રોગ્રામનો સ્ટેક કેવી રીતે મેનેજ થાય છે આ ઉદાહરણ તરીકે આપણે લઈશું આ પ્રોગ્રામ જેમાં બે ફંકશન main ફંકશન અને fact ફંક્શનનો સમાવેશ છે આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય N નંબરનો ફેકટોરિયલ ગણવાનું છે જે વપરાશકર્તા દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવે છે અને જે રીતે આ તથ્યને ગણવામાં આવે છે તે કાર્ય તથ્ય દ્વારા કરવામાં આવે છે જે એક રેકુર્સિવે ફંક્શન છે જે એક બને ત્યાં સુધી બોલાવવામાં આવે છે તેથી નોંધ લો કે હકીકત બે પરિમાણો લે છે એક int a અને બીજો int b સ્ટેકનું સંચાલન કેવી રીતે થાય છે તે સમજવા માટે આપણે બે રજિસ્ટર વિશે જાણવાનું રહેશે એક સ્ટેક પોઇંટર રજિસ્ટર જે ESP તરીકે સૂચવવામાં આવે છે અને બીજો એક ફ્રેમ પોઇન્ટર રજિસ્ટર છે જે EBP તરીકે સૂચવવામાં આવે છે હવે આ સ્ટેકને આ વિશિષ્ટ આકૃતિ દ્વારા રજૂ કરીએ છીએ તેથી આપણી પાસે એક ફ્રેમ પોઇન્ટર છે સ્ટેકના સ્થાન તરફ ઇશારો કરીને અને આપણી પાસે સ્ટેક પોઇન્ટર છે દર વખતે જ્યારે આપણે આ સ્ટેક પર કંઈક પુશ કરીએ છીએ સ્ટેક નિર્દેશક સરનામું ઘટાડે છે કારણ કે આપણે સ્ટેકમાં પુશ ચાલુ રાખીએ છીએ જ્યારે આપણે સ્ટેકમાંથી પોપ કરીએ છીએ તેમ સ્ટેક પોઇંટર સરનામું ફરી વધારતું રહે છે તેથી આપણે કંઈક એક્ટિવ ફ્રેમ તરીકે ઓળખાતી કંઈક વ્યાખ્યાયિત કરીએ છીએ જે બેઝ પોઇન્ટર સ્ટેક પોઇન્ટર વચ્ચેના ભાગ માં સમાવેશ કરે છે જ્યારે main ચલાવવામાં આવે છે અને ચાલો આપણે કે ધારીએ પ્રોગ્રામ કાઉન્ટર આ લોકેશન પર પોઈન્ટ કરે છે ત્યારે આપડી પાસે આ એક્ટિવ ફ્રેમ તરીકે હશે આપડે તેને મેઇન સ્ટેક ફ્રેમ કહીશું અને તે એક્ટિવ ફ્રેમ છે કેમ કે એ બેઝ પોઇન્ટર અને સ્ટેક પોઇન્ટરની વચે છે તો આ ભાગ એક્ટિવ ફ્રેમ છે હવે આ ભાગમાં આપડી પાસે બધા લોકલ કે જે મેઇન માં હતા એ N અને M મેપ થશે મેમરી રિજિયન સાથે ચાલો જોઇયે જ્યારે ફંકશન fact ઇનવોકે થાય ત્યારે શું થાય છે પ્રથમ જે main કરશે તે એ છે કે પરિમાણો N અને M ને સ્ટેક પર પુશ કરશે અને પછી fact ને કોલ કરશે કોલ સૂચના આપમેળે રિટર્નનું સરનામું સ્ટેક પર પુશ કરશે તેથી રિટર્ન સરનામું એ fact પછી કરવાની instruction છે તેથી fact માટેના કોલ પછી તમારી પાસે એક ફ્રેમ હશે એક સક્રિય ફ્રેમ જે આના જેવી લાગે છે ત્યાં main ના લોકલ N અને M fact ના પેરામીટર છે કે જે ફરી N અને M માં કોપી થશે ત્યાર પછી આપડી પાસે રિટર્નનું સરનામું છે આગળની વસ્તુ જે થાય છે તે એ છે કે હકીકત ફંક્શન એક્ઝિક્યુટ થવાનું શરૂ થાય છે તેથી જે થાય છે તે પ્રથમ વસ્તુ એ ફ્રેમ પોઇન્ટરની નકલ કરવાની છે જે અગાઉ આ સ્થાન પર નિર્દેશ કરતું હતું તેથી આ ફ્રેમ પોઇન્ટર સ્ટેક પર કોપી થઈ જાય છે અને પછી ફ્રેમ પોઇન્ટર છે આ સ્થાન પર ખસેડવામાં આવ્યું છે તેથી હવે આપણે જે જોયું છે તે છે કે આપણને નવી ફ્રેમ મળી છે અને આ હવે સક્રિય ફ્રેમ છે અને તેને આપણે તેને fact માટે સ્ટેક ફ્રેમ તરીકે કહીએ છીએ fact ના લોકલ તે પછી સ્ટેક અને તેના બીટ પર હાજર હોય છે આ લોકલ બેઝ પોઇંટર અને સ્ટેક પોઇન્ટર વચ્ચે હાજર હોય છે જેમ fact ફંકશન ચાલે છે તેમ તે વારંવાર એક્ષ્ઝિક્યૂટ થશે ખૂબ સમાન રીતે આપણે પહેલા જોઇ લીધું છે જ્યારે fact ફરીથી કોલ થશે ત્યારે એના પેરામીટર અને પાછલા EBP સ્ટેક પર પુશ થશે અને તે જ રીતે આ fact લોકલ માટે જગ્યા હાજર હશે તેથી સ્ટેકમાંથી પહેલા રિટર્ન પર પાછલા બેઝ પોઇન્ટર જે પાછલા ફ્રેમ તરફ નિર્દેશ કરે છે તે બેઝ પોઇન્ટરમાં લોડ થઈ જાય છે અને તેથી આપણે નવી fact ફ્રેમ મેળવીશું આ સાથે અમે Elf લોડર અને એક્ઝેક્યુટેબલ ફોર્મેટ્સને એક નાનો પરિચય આપ્યો છે અને પછી આપણે એ પણ જોયું છે કે પ્રક્રિયાઓ આ એક્ઝેક્યુટેબલ Elf ને કેવી રીતે ચલાવે છે અને લોડ કરે છે અને વર્ચુઅલ સરનામું કેવી રીતે બનાવે છે અને છેવટે આપણે જોયું છે કે પ્રોગ્રામમાં સ્ટેક કેવી રીતે કાર્ય કરે છે તમારે વિચારવા માટેની એક વસ્તુ એ કમાન્ડ લાઇન આર્ગૂમેંટ વિશે છે આપણે જાણીએ છીએ કે એ મુખ્ય બે પરિમાણો લે છે એક argc અને argv છે તેથી એક વસ્તુ કે જેના વિશે તમે વિચાર કરી શકો છો તે છે કે આ દલીલો કેવી રીતે કમાન્ડ લાઇન માંથી એટ્લે કે તમારા શેલથી તમારા પ્રોગ્રામ પર કઈ રીતે પાસ થાય છે